તેથી અહીં પ્રશ્ન આવે છે કે સોલ્યુસન નું કયું સ્વરૂપ લેવું અને શા માટે તેથી મેં તેને લખ્યું અને અત્યાર સુધી અમે ખરેખર બાઉન્ડ્રી કન્ડીશન્સ છે જે ઓરિજિન par છે અને ફીલ્ડ ને ફેલાવી રહ્યો છે આ સમસ્યા માટે સીમાની સ્થિતિ શું છે વિદ્યાર્થી 0 ફીલ્ડ કે જેમ જેમ ફીલ્ડ દૂર જાય છે મારો મતલબ છે કે જેમ હું દૂર જઈશ તેમ ફીલ્ડ 0 પર જવું જોઈએ હવે જ્યારે મેં તમને બતાવેલા પ્લોટ્સ પર પાછા જોઉં છું અને જો હું અને નું કોઈપણ લિનિયર કોમ્બિનેશન અને લઉં તો શું તે બંને મોટા x પર 0 પર જશે હા તેમાંના દરેકની વિગતો વ્યક્તિગત રીતે તેથી બંને અને ઓછામાં ઓછા એસિમ્પ્ટોટિક લિમિટ ને સંતોષતા હોય તેવું લાગે છે તેથી તે પૂરતું નથી શું અન્ય કોઈ માહિતી છે જેનો હું ભૌતિક રીતે ઉપયોગ કરી શકું આ ભૌતિકશાસ્ત્રમાંથી આવશે ગણિતમાંથી નહીં તેથી યાદ રાખો કે હું અહીં ઓરિજિન છે અને તે એક વેવ ઇકવેશન ધારણ કર્યો મે મુક્યુ તેથી તે સમયનું ડેરિવેટિવ મને માઈનસ ઓમેગા સ્ક્વેર આપો અને બીજી વાર પરંતુ મારા ટાઇમ કન્વેન્શન હતું વિદ્યાર્થી બરાબર તો તે તમને કંઈ કહે છે તેથી તમને એક સંકેત આપવા માટે ચાલો જોઈએ કે જ્યારે હું ઇમ્પલ્સ ના સ્થાનથી પોઈન્ટ સોર્સ ના સ્થાનથી ખૂબ જ મોટા x પર દૂર જાઉં ત્યારે શું થાય છે જો હું દૂર જાઉં તો હું તમને કેટલીક વધારાની માહિતી આપું છું જે હું તમને કહું છું અને તેમની પાસે આ છે જેને એસિમ્પ્ટોટિક ફોર્મ કહેવાય છે સામાન્ય રીતે તમે હેન્કેલ ફંક્શન્સ ને બંધ સ્વરૂપમાં લખી શકતા નથી તેઓ વિશિષ્ટ કાર્ય છે તેમની પાસે બંધ સ્વરૂપની અભિવ્યક્તિ નથી પરંતુ કેટલીક લિમિટ ઓ હેઠળ ખૂબ જ નાની x ખૂબ મોટી x અથવા ગમે તે હોય તેઓનું અમુક અંદાજિત સ્વરૂપ હોય છે અને તે અંદાજિત સ્વરૂપ અહીં r અથવા xના મોટા મૂલ્યો માટે લખવામાં આવ્યું છે જે પણ ઠીક છે હવે આ જોઈને તેઓ તમને અંતર્જ્ઞાન મેળવે છે કે કયા સ્વરૂપમાં શારીરિક રીતે સ્વીકાર્ય છે વિદ્યાર્થી બીજો બીજું કારણ કે વિદ્યાર્થી ડિકેયીઙ્ગ બંને ડિકેયીઙ્ગ થઈ રહ્યા છે વિદ્યાર્થી બંને છે આ બંને વ્યક્તિઓનું એમ્પલિટયૂડ શું છે તેથી મોટા પ્રમાણમાં x બંને 0 પર જાય છે વિદ્યાર્થી જૂથો વિદ્યાર્થી કંઈક 0 પર ગણવું જરૂરી છે શા માટે કાઉન્ટર એક્ટ સાથે શું કર્યું છે તેને હલ કરો એક મૂકો અને વાસ્તવિક ભાગ લો વિદ્યાર્થી પોજીટીવ લો લહેર કઈ દિશામાં જઈ રહી છે વિદ્યાર્થી પોજીટીવ r બહાર જવાનું છે શું બંને વેવ બહારની તરફ છે વિદ્યાર્થી બીજું નહીં માત્ર બીજી વેવ બહાર જતા વેવ ને અનુરૂપ છે કારણ કે તે એક છે અને આ એક બીજો હાથ છે વિદ્યાર્થી અંદરની તરફ ઇનકમિંગ વેવ કારણ કે તે એક છે તેથી તે કારણ માટે કારણ કે મારો ઇમ્પલ્સ ઓરિજિન પર છે તેઓ કરી શકે છે જો હું અહીં મોટા x પર જઈ રહ્યો હોઉં તો આ નિરીક્ષક સંભવતઃ આ રીતે આવનારા વેવ નું અવલોકન કરી શકશે નહીં તેનો અર્થ એ જ થશે આ સાથી ફક્ત નિરીક્ષક વેવ શોધી શકે છે જે ઓરિજિન માંથી બહાર નીકળે છે જે ફક્ત આ વ્યક્તિ દ્વારા મેળ ખાતી હોય છે તેથી અહીં અમુક શારીરિક ઈંટયૂશન અને ગાણિતિક ફોર્મ્યુલેશનનો સારો સમન્વય છે તેથી નિરીક્ષકના આધારે માત્ર આઉટગોઇંગ વેવ જમણે જુએ છે તેથી જમણે સૂચવે છે તેથી તેથી હું લખી શકું છું કે અંતિમ સ્વરૂપ બરાબર છે તેથી અમે અહીં સામાન્ય સોલ્યુસન સાથે શરૂઆત કરી અને અમે ભૌતિક રીતે કહ્યું કે a બરાબર 0 એ એકમાત્ર અર્થપૂર્ણ વસ્તુ છે અને તે મને આ આપે છે તો શું મારી સમસ્યા થઈ ગઈ છે હા બરાબર તેથી મારો મતલબ એ છે કે તે દંડ છે તે હેરાન કરનાર ફેકટર b સિવાય લગભગ કરવામાં આવે છે જે મને હજુ પણ ખબર નથી કે તે મૂલ્ય શું છે પરંતુ મારે તે જાણવાની જરૂર છે કારણ કે અન્યથા મારી પાસે તે એક ચલ હશે મારા જવાબો હંમેશા ગુણાકાર સ્થિરાંક દ્વારા બંધ રહેશે તો એવી કઈ વસ્તુ છે જેને આપણે લાંબા સમયથી ટાળીએ છીએ સાચું છે અને અમારી પાસે ટાળવા માટેનું સારું કારણ છે કારણ કે આપણે જાણ્યું તેમ બેસલ કાર્યને તે માઈનસ અનંત સુધી ડૂબી જવા દો પરંતુ જો મારે સંપૂર્ણ સોલ્યુસન મેળવવો હોય તો કોઈ છૂટકો નથી મારે હવે ઓરિજિન સ્થાને જવું પડશે તેથી જ્યારે સિંગયુંલારીટી અથવા ઇનફિનિટીસ સાથે વ્યવહાર કરવામાં આવે ત્યારે તેમની સાથે વ્યવહાર કરવાનો એક સલામત રસ્તો શું છે વિદ્યાર્થી લિમિટ લિમિટ એ એક વસ્તુ છે જે આપણે પહેલાથી જ 1 D ગ્રીનના કાર્યમાં જોઈ છે જ્યારે અમારી પાસે ડેલ્ટા ફંક્શન હતું ત્યારે શું અમે તેનો સીધો સંપર્ક કર્યો હતો અથવા અમે તેના માટે કંઈક બીજું કર્યું હતું વિદ્યાર્થી અમે કર્યું અમે તેને યોગ્ય રીતે ઇન્ટિગ્રેટ કર્યું તેથી જ્યારે તમે સિંગયુંલારીટી જુઓ છો ત્યારે શ્રેષ્ઠ બાબત એ છે કે ઇન્ટીગ્રેટ કરવું જેથી તમને મર્યાદિત માત્રા મળે નહીં તો તમે ત્યાં જ ઇન્ફિનિટિ સેટિંગ સાથે શું કરશો